તેથી હવે બહાર આવ્યું છે કે આ ઇમ્પલ્સ રિસ્પોન્સ વિશે એક રસપ્રદ બાબત છે અને ત્યાં વૈકલ્પિક પ્રતિનિધિત્વ પણ શક્ય છે તો આપણે શું મેળવ્યું અમે ક્લોજ ફોર્મ સોલ્યુશન મેળવ્યું છે અને વધુમાં હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું જો હું આ ફંક્શનને અહીં પ્લોટ કરવા માંગુ તો તે કેવું દેખાશે તો ચાલો આપણે કહીએ કે તે અહીં બરાબર છે તો આ મારી x અક્ષ છે અને ચાલો કહીએ કે આ છે આ મારું 0 છે તો તે શું દેખાય છે બંને સીધી લાઇન છે સ્લોપ નેગેટિવ છે કે હકારાત્મક વિદ્યાર્થી નેગેટિવ નેગેટિવ કારણ કે તેથી તે એક લાઇન છે જે છે આ રીતે નીચે જવું અન્ય ટર્મ વિદ્યાર્થી 1 દ્વારા l તેથી અન્ય ટર્મ અને નેગેટિવ પણ પરંતુ તે ફરીથી સીધી લાઇન છે અને સીધી લાઇન નો સ્લોપ છે સાચું તે છે પરંતુ તે પોજીટીવ હશે તેથી તે અહીં એક ઇન્કરઇજિંગ ફંકશન બનશે તે છે કે દરેક વ્યક્તિ સંમત થાય છે વિદ્યાર્થી સર તો તમે ચેક કરી શકો છો કે તમને શું મળે છે તમને બંને બાજુએ સમાન સંબંધ મળે છે અને તે નેગેટિવ જથ્થો છે તેથી તમે અહીં બરાબર મેળવો છો તેથી આ મને આ માંથી કંટિન્યુસ લૂકિંગ ફંકશન મળ્યું છે વિદ્યાર્થી શું તેનો અર્થ એ છે કે G નું ફાઇનાઇટ વેલ્યુ છે અને તેમાં કોઈ સિંગયુંલારીટી નથી G માં કોઈ સિંગયુંલારીટી ચાલી રહી નથી તેથી ફાઇનાઇટ એનર્જિ સંકેતો પણ તેઓ સ્કવેર ઇન્ટિગ્રેબલ તરીકે લખી શકું જમણે ડોમેન 0 થી l સુધી સિગ્નલમાં ફાઇનાઇટ એનર્જિ હોય છે તે ફોરિયર સિરીજ દ્વારા રજૂ કરી શકાય તેવું હોવું જોઈએ ફોરિયર સિરીજ જોઈને તમે તેના વિશે કંઈક કહી શકો છો કે તમે જાણો છો કે કઈ શરતો 0 હશે વિદ્યાર્થી હા સર વિદ્યાર્થી 0 ચોક્કસ રીતે તે માત્ર સાઈન ટર્મ્સ હશે કારણ કે કોસાઈન ટર્મ્સમાં 0 અને l પર નોન જીરો એમ્પલિટયૂડ હશે તેથી હું તરત જ કહી શકું છું કે આ 0 થી l ની અંદર ફિટ થવાનું છે તે સાઈન ફંક્શન હોવું જોઈએ તેથી હું આને ફોરિયર સિરીજ ના સ્વરૂપમાં લખી શકું છું જે સારું છે તો હવે ડાબી બાજુ મારી પાસે x અને નું ફંક્શન છે જમણી બાજુ માત્ર x નું ફંક્શન લાગે છે તો ડીપેનડેન્સ ક્યાંથી આવશે વિદ્યાર્થી કોએફીશીયન્ટ કોએફીશીયન્ટ કોએફીશીયન્ટ નિર્ભર હશે તો ચાલો તેને આ રીતે લખીએ તેને રજૂ કરવાની આ સૌથી સામાન્ય સંભવિત રીત છે કારણ કે તેનો અર્થ એ છે કે મારી પાસે છે તે સ્ક્વેર ઇન્ટિગ્રેબલ સિગ્નલ છે હવે આગળનું પગલું એ શોધવાનું છે કે આ as શું છે તેથી મારી પાસે એક ડિફરેનશીયલ ઇકવેશન છે તો હું શું કરી શકું તેને અવેજી કરો તો બીજું ડેરીવેટીવ શું હશે તેથી સાઈનનું પ્રથમ ડેરીવેટીવ મને આપશે વિદ્યાર્થી cos કારણ કે એક વધુ ડેરિવેટિવ મને સાઈન રાઈટ આપશે કારણ કે હું દરેક શરતોને એક પછી એક લાગુ કરી શકું છું તો ડાબી બાજુનો સરવાળો બની જશે n એ 1 થી અનંતની બરાબર છે અને મારે શું મેળવવું જોઈએ વિદ્યાર્થી ફ્યુરિયર સિરીજ માં આપણે જે ટ્રીક શીખ્યા તે તમામ યુક્તિઓનો અહીં ઉપયોગ કરી શકાય છે કે મારે શું કરવું જોઈએ વિદ્યાર્થી મને મદદ કરશે નહીં વિદ્યાર્થી તમે ગુણાકાર કરી શકો છો શેના વડે ગુણાકાર કરો Student The વિદ્યાર્થી ના વિદ્યાર્થી ડેલ્ટા સિન ના ફોરિયર સિરીઝ હા તેણે જવાબ લખ્યો છે વિદ્યાર્થી બરાબર સાઈનના રાઇટ વચ્ચે ઓર્થોગોનાલિટી તેથી મારી પાસે જે સંબંધ છે તે છે જો હું આ લઉં તો અને આ બે આ અંતરાલ પર ઓર્થોગોનલ ફંક્શન છે તેથી ઓર્થોગોનાલિટી કહેશે કે આ બરાબર થશે તેથી મેં ગણતરી કરી છે તમને l2 જો mn અને 0 જો મળશે વિદ્યાર્થી ઓકે તેથી હું બંને બાજુઓને વડે ગુણાકાર કરી શકું છું અને પછી 0 થી l જમણે ઇન્ટીગ્રેટ કરી શકું છું તો જમણી બાજુ શું બનશે તો ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ શું થાય છે ડાબી બાજુ કઈ પદ ટકી જશે હું આ સમીકરણની બંને બાજુએ ગુણાકાર કરું છું અને 0 થી l ને ઇન્ટીગ્રેટ કરું છું કયો ટર્મ ટકી રહે છે m જમણી બાજુ તો ડાબી બાજુ જમણી હશે અને જમણી બાજુ મને શું આપશે વિદ્યાર્થી તેથી મને મારો મળ્યો છે તો મને મારું મળ્યું છે અને પછી હું શું કરું હું તેને આ સંબંધમાં પાછું પ્લગ કરું છું આ સમીકરણમાં એકમાત્ર અજાણી વસ્તુ s હતી જેનું મેં હવે મૂલ્યાંકન કર્યું છે તો હું શું મેળવી શકું આ અંતિમ સંબંધ અધિકાર છે તેથી અહીં તમે જોઈ શકો છો કે lમાંથી કોઈ એક રદ થયો છે કે કેમ તેથી જ આ બંને ટર્મ અહીં સમાપ્ત થઈ ગયા છે તેથી હવે તમે કદાચ મેં પૂછ્યું હશે કે મારે આ ફોર્મ કેમ પસંદ કરવું જોઈએ કે આ વધુ કોમ્પ્લેક્સ લાગે છે અહીં મારું પાછલું ફોર્મ આટલું સરળ નથી લાગતું આ બરાબર કરતાં વધુ સરળ દેખાય છે તો તમે કેવી રીતે જાણો છો અને અમે આ ચર્ચા સાથે આ મોડ્યુલને અહીં સમાપ્ત કરીશું તમે કેવી રીતે જાણો છો કે કયું ફોર્મ પસંદ કરવું તેથી આ સિરીજ સ્વરૂપ છે અને તે એક બંધ સ્વરૂપ હતું જે આપણે પસંદ કરવું જોઈએ વિદ્યાર્થી xનું કયું સ્વરૂપ બરાબર તેથી યાદ રાખો કે ફાઇનલ સોલ્યુસન અહીં G અને Fનું અભિન્ન અવિભાજ્ય આપવામાં આવ્યું છે હવે f એક અથવા બીજા સ્વરૂપના પ્રકાર પર આધાર રાખીને મૂલ્યાંકન કરવું સરળ બનશે ઉદાહરણ તરીકે જો કેપિટલ F જ્યાં ફોર્મનું પણ હોય તો તે ઇન્ટીગ્રેશન ખૂબ જ સરળ છે મને લાગે છે કે તે ઓર્થોગોનાલિટી છે અને આ ઇન્ટીગ્રેશન સરળ હશે તમામ ટર્મ્સ બહાર નીકળી જશે મારી પાસે એક ટર્મ બાકી રહેશે તે ચોક્કસ ગણતરી હશે બીજી તરફ જો મારી પાસે અગાઉના ફોર્મનો ઉપયોગ હોય તો મારે x નું ઇન્ટીગ્રેશન sin x દ્વારા ગુણાકાર કરવું પડશે અને તે બધુ ઇન્ટીગ્રેશન કરવું પડશે બંને મને સમાન જવાબ આપશે કારણ કે સમાન ફંકશન બરાબર છે પરંતુ અહીં આ અંતિમ સ્લાઇડમાંથી ટેક હોમ સંદેશનો પ્રકાર એ છે કે ગ્રીનના ફંકશનમાં બહુવિધ રજૂઆતો બંધ સ્વરૂપ અથવા સિરીજ હોઈ શકે છે તમારે તે ફોર્મ પસંદ કરવું જોઈએ જે સમસ્યાને ધ્યાનમાં રાખીને મૂળભૂત વિચાર છે કે તમે ગણતરીઓ ઘટાડવા માંગો છો તેથી તે હાંસલ કરવામાં આપણને જે પણ મદદ કરે છે હા કારણ કે આ ટર્મ માળા x કોઓર્ડિનેટમાં જ છે તેથી તે x ટર્મમાં માત્ર કેટલાક કોએફીશીયન્ટ સાથે ફ્યુરિયર સિરીજ હોવી જોઈએ તે x પર નિર્ભર ન હોવી જોઈએ તેથી એકમાત્ર વસ્તુ બાકી છે તેથી આ સમીકરણમાં n બરાબર 1 થી અનંત હા સાચું છે તેથી આ અનંત હોવું જોઈએ હા ત્યાં નિર્દેશ કરવા બદલ આભાર અને સારાંશ n પર ખૂબ સરસ હા અહીં કોઈ i નથી વિદ્યાર્થી સર વિદ્યાર્થી હવે શું તે સિરીજ નું સોલ્યુશન માં પરિવર્તિત થાય છે તે બરાબર છે કે તે તેની સાથે કન્વર્જ થાય છે વિદ્યાર્થી અથવા તમે ક્યારે શું કરો છો તેના માટે કોઈ મૂલ્ય નથી તે અનંત સિરીજ નો સરવાળો છે તે હા વિદ્યાર્થી ફોરિયર સિરીજ તેથી ફ્યુરિયર સિરીજ તેથી જો તમે મર્યાદિત સંખ્યામાં પરિભાષાઓ રાખો છો તો તે વાસ્તવમાં તેના બરાબર નથી પરંતુ તમે આ ટર્મ જોઈ શકો છો કે તેઓ ક્ષીણ થવાનું શરૂ કરે છે અને તમે ઉચ્ચ અને ઉચ્ચ તરફ જાઓ છો અને તેઓ ક્ષીણ થવા લાગે છે અમે ગ્રીનના ફંકશન વિશે અમારી ચર્ચા ચાલુ રાખીશું અમે 1 ડી ગ્રીનના ફંકશન બરાબર જોયા છે તેથી હવે હું શું કરીશ કે આપણે 2 ડી ગ્રીનના ફંકશન પર જઈએ તે પહેલાં હું થોડા સામાન્ય ગુણધર્મોને સારાંશ આપવા માંગુ છું જે ગ્રીનના ફંકશન સામાન્ય રીતે બરાબર પાલન કરે છે તેથી આ ગ્રીનનું ફંકશન છે જે અમારી પાસે ગઈકાલના વર્ગમાંથી હતું તેથી આ તમે જાણો છો જ્યારે અમે કાવતરું કરીએ છીએ ત્યારે તે આ x પ્રાઇમ જેવું લાગે છે અને આ મારું x પ્રાઇમ છે અને તેથી ત્યાં કેટલાક સામાન્ય ગુણધર્મો છે જે તમે અવલોકન કરશો તેથી પ્રથમ ગ્રીનનું ફંક્શન છે જે આપણે ગ્રીનના ફંક્શનના ગુણધર્મો વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો હું હોમોજિનિયસ ડિફરેનશીયલ ઇકવેશન ને જોઉં તો બરાબર હોમોજિનિયસ ડિફરેનશીયલ ઇકવેશન નો અર્થ જમણી બાજુ છે તેથી આ ગ્રીનનું ફંકશન તે તેને યોગ્ય રીતે સંતુષ્ટ કરે છે શું આપણે કહી શકીએ કે જે રીતે આપણે આ ફંક્શન મેળવ્યું છે તે જોઈને મૂળભૂત રીતે આપણે પોઈન્ટને અવગણીએ છીએ અને અમે આ મેળવ્યો છે તેથી હોમોજિનિયસ ડિફરેનશીયલ ઇકવેશન ગ્રીનના ફંકશન થી સંતુષ્ટ છે કે સામાન્ય રીતે તમે તેને કેવી રીતે બાંધશો તે બરાબર છે ફંક્શનના સ્વરૂપને જોઈને તમે તેના વિશે કંઈપણ કહી શકો છો કે તે સમપ્રમાણતા ગુણધર્મો છે જો હું x અને આમાં દરેક જગ્યાએ બદલાવ કરીશ તો મને સમાન ફંક્શન મળશે હા સાચું કારણ કે કેસ 1 કેસ 2 બનશે કેસ 2 કેસ 1 બનશે અને મને તે જ વસ્તુ મળશે તેથી તે x અને સંદર્ભે સપ્રમાણ છે બીજી વસ્તુ જે અમે કહ્યું તે એ છે કે તે આ ચોક્કસ કિસ્સામાં સંતુષ્ટ છે અમારી પાસે કેવા પ્રકારની સીમા શરતો છે બાઉન્ડરી કંડિશન પણ અમુક અર્થમાં એકરૂપ હતી અમે કહ્યું કે સ્ટ્રિંગ બંને છેડે ક્લેમ્પ્ડ છે તેથી તે હોમોજિનિયસ બાઉન્ડરી કંડિશન જેવી છે જ્યાં ક્ષેત્રનું વિસ્થાપન બંને છેડે 0 છે તેથી આપણે કહી શકીએ કે તે હોમોજિનિયસ બાઉન્ડરી કંડિશન ને સંતોષે છે બરાબર તેથી ત્રણ શરતો બીજી શરત એ છે કે અમારી પાસે ચાર વેરિયેબલ હતા અને ચોથી યુક્તિ કે જે અમે ચારેય વેરીએબલ્સ ને દૂર કરવા માટે વાપરી હતી તે હતી વિદ્યાર્થી કન્ટીનયુટી સાતત્ય તેથી આપણે કહી શકીએ કે આ તે કન્ટિનયુઅસ અને છે શું તે ડિફેરએંશીએબલ છે વિદ્યાર્થી ડિફરેનશીયલ ઇકવેશન અને x સિવાયના તમામ પોઇન્ટ્સને સંતોષે છે તે પહેલો મુદ્દો છે હા વિદ્યાર્થી તે દરેક જગ્યાએ નથી મારો મતલબ એ પોઈન્ટ પર સિંગયુંલારીટી ના પોઈન્ટ એ થોડી સમસ્યાઓ છે જો જમણી બાજુ અનંત છે તે કહેવું મુશ્કેલ છે તમે ડાબી બાજુની જમણી બાજુ વિશે શું કહો છો પરંતુ અમે આગળના ઉદાહરણમાં જોઈશું કે તમે કેટલાક કિસ્સાઓમાં ગ્રીનનું ફંક્શન પણ બનાવશો જેમાં તેમાં સિંગયુંલારીટી છે અને તે બાકીના પ્રોપર્ટીઝનું પાલન કરે છે તે પણ સમસ્યા આધારિત હશે અને હા આ બીજો ભાગ છે બરાબર તે કન્ટિનયુઅસ છે પરંતુ અલગ અલગ અધિકાર નથી તેથી આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે એક બરાબર છે મારો મતલબ એ છે કે આ એક પ્રકારનું સરળ અવલોકન છે જે તમે ગ્રીનના ફંક્શનના સ્વરૂપને જોઈને મેળવી શકો છો જે અમને મળ્યું છે અને અમે તે કેવી રીતે મેળવ્યું છે તે તમે અત્યાર સુધી બરાબર શું કર્યું છે તેની સમીક્ષા અથવા સારાંશ જેવું છે તેથી આ વન ડાયમેન્શનલ ગ્રીન ફંકશન નો સરળ કેસ હતો અમને સામેલ કોઈપણ કોન્સટન્ટ શોધવામાં બહુ મુશ્કેલી પડી ન હતી